કેમ છો આજે અમે કેટલાક મેપરિડ્યુસ કરી શકીએ છીએ તેથી જો તમને યાદ હોય તો જ્યાં નિષ્ક્રિયતા શક્ય છે ત્યાં મેપરિડ્યુસ પેટર્ન સાથે સંબંધિત એક અથવા બે સમસ્યાઓ જોતા પહેલા શરૂઆતની કેટલીક સ્લાઇડ્સ નું ઝડપી પુનરાવર્તન કરીશું તેથી આપણે અગાઉ ચર્ચા કરી છે તેમ તે ગૂગલ પર વિકસિત પ્રોગ્રામિંગ મોડેલ છે જેનો મૂળ ઉદ્દેશ મોટા પાયે શોધ વેબ ડેટા પર ટેક્સ્ટ પ્રોસેસિંગ કરે છે તેથી આ ઉદ્દેશ સાથે ગૂગલે તેની શરૂઆત કરી હતી તેથી એક જ સમયે હજારો પ્રોસેસર નો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ડેટા ને સમાંતર ગણતરીઓ દ્વારા પ્રોસેસ કરવા અને તેને જનરેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેથી ત્યાં મોટી સંખ્યામાં પ્રોસેસર્સ છે તેથી વસ્તુઓની અંદર આંતરિક સમાંતરતા હોય કે પછી તેનો આ વસ્તુઓમાં ઉપયોગ થઈ શકે કે ન થાય તે બાબત ને પોંહચી વળવા માટે તેને ફોલ્ટ ટોલરન્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેનો અર્થ એ છે કે પ્રોસેસર અથવા નેટવર્ક નિષ્ફળ જાય તો પણ ગણતરીની પ્રગતિ સુનિશ્ચિત કરો તે એટલી હદે ફોલ્ટ ટોલરન્ટ હોવું જોઈએ કે પ્રોસેસર્સ અથવા નેટવર્કમાં પણ નિષ્ફળતા હોય તો પણ તે કામ ચાલુ રાખી શકે તેથી તે મૂળભૂત ધારણા પ્રી પેક્ડ AMI પર ઉપલબ્ધ છે તેથી જો આપણે તેને તેના ઇતિહાસથી અલગ જોઈએ તો તે એક પેરેલલ પ્રોગ્રામિંગ એબસ્ટ્રેક્શન પરિણામો માં ઘટાડવામાં આવે છે તેથી આમ કરવાથી આપણે તાજેતરના લેક્ચરમાં અથવા મેપરિડ્યુસ પરની ચર્ચામાં જે જોયું છે તેમાં પેરેલલ એફિસિએંસીની સંખ્યા છે જે સમસ્યાના આધારે સોંપવામાં આવે છે તેથી એક માસ્ટર કન્ટ્રોલર m મેપર પ્રોસેસર અને કહો કે r નંબર ઓફ રિડ્યુસર સેલ પ્રોસેસર્સ છે જે તેના પર કામ કરે છે અને કેટલાક કિસ્સાઓમાં તે સમાન ભૌતિક માળખા પર મેપર અને રિડ્યુસર અને અન્ય પ્રકારની કોડિંગ પર હોઈ શકે છે તેના આધારે અમલીકરણ શક્ય છે તેથી કોડિંગ ભાગ તમે કયા પ્રકારની સમસ્યા અને વાતાવરણ પર કામ કરી રહ્યા છો તેના પર આધારિત છે પરંતુ મુખ્યત્વે ત્યાં M મેપર અને રિડ્યુસરનો સમૂહ છે અને આમાં તમારા મધ્યવર્તી પરિણામો છે તેથી અમે અગાઉ ચર્ચા કરી હતી તેમ દરેક નકશામાં તમારા માસ્ટર દ્વારા આપવામાં આવેલા સ્થળોનો ઉપયોગ કરીને દરેક મેપર વૈશ્વિક ફાઇલ સિસ્ટમમાંથી 1 M વાંચે છે તેથી માસ્ટર કન્ટ્રોલર નોડ અનુસાર આ તે ભાગો છે જે તમારે વાંચવાની જરૂર છે તેથી મેપ ફંકશનમાં એક કી વેલ્યૂ જોડીથી બીજી કી વેલ્યૂમાં પરિવર્તન નો સમાવેશ થાય છે અહીંની જેમ મારી પાસે જે k1v1 છે તે k2v2 માં મેપ થાય છેK1V1 દરેક મેપર રિડ્યુસર દીઠ એક ફાઇલના કમ્પ્યુટેશન પરિણામો લખે છે તેથી જો R રિડ્યુસર હોય તો તે સામાન્ય રીતે તૈયાર કરવામાં આવે છે તે એક ફાઈલ પ્રતિ રિડયુસર માટે તે પરિણામ તૈયાર કરે છે તેથી વપરાશકર્તા માટે તે એક ફાઇલ બનાવે છે ફાઇલો કી તબક્કે માસ્ટર એક રિડ્યુસર સૂચવે છે જ્યાં મેપરે સમગ્ર પ્રક્રિયાની આંશિક ગણતરી કરી છે સંબંધિત મેપર્સ માટેની સ્થાનિક ફાઇલ સિસ્ટમ પર સંગ્રહિત છે જો M મેપર્સ સંબંધિત મેપર્સ માટે હોય જ્યાં ફાઇલો તે ચોક્કસ રિડ્યુસર માટે સંગ્રહિત હોય જ્યારે તમે રિમોટ પ્રોસીજર કોલ કરો છે ત્યારે મેપરને રિડ્યુસર ની ફાઇલોનો સામનો કરવા વિનંતી કરો દરેક રિડ્યુસર એક જ કી નો ઉપયોગ કરીને મેપ ટેપ્સના પરિણામોને જૂથબદ્ધ કરે છે અને એક કાર્ય કરે છે જ્યાં આ મૂલ્ય સાથે સંકળાયેલા કેટલાક ફંકશન f અને મૂલ્યોની સૂચિ હોય છે એનો અર્થ એ થયો કે જો મારી પાસે k2v2 હોય તો હું તેને કોઈ k2 અને તેના ફંકશન v2 સાથે મેપ કરીશ તેથી જો કાર્ય સરેરાશ જેટલું સરળ હોઈ શકે તો ફિક્વનસી અથવા ગણતરી અથવા બીજું કંઈક હાથ ધરવાના કેટલાક જટિલ કાર્યો હોઈ શકે છે તેથી પરિણામો ગૂગલ ફાઇલ સિસ્ટમને પાછા લખવામાં આવે છે અને ગૂગલફાઇલ સિસ્ટમ તેની સંભાળ રાખે છે તેથી આ મેપરિડ્યુસનું ઉદાહરણ છે 3 મેપર્સ 2 રિડ્યુસર છે અને જો તમને યાદ હોય તો મેપ ફંકશન પણ આ કિસ્સામાં છે જેની ચર્ચા અમારા અગાઉના લેક્ચરમાં કરવામાં આવી છે તેથી મોટી માત્રામાં શબ્દો છે અને અમે શબ્દની ગણતરી કરવા માંગીએ છીએ તેથી દરેક મેપરમાં અમુક શબ્દો છે જેમ કે આ મેપરમાં D1 D2 D3 જેવી ડેટા આઇટમ્સનો એક ભાગ હોય છે અને તે D4 D7D8 વગેરે છે તેથી દરેક મેપર w1 w2 w3 વગેરે જેવા શબ્દની આંશિક ગણતરી કરે છે અને બે રિડ્યુસર હોય તો તે રિડ્યુસર બંને માટે ફાઇલો બનાવે છે અને તેથી એક રિડ્યુસર w1 અને w2 માટે જવાબદાર છે જયારે બીજું રિડ્યુસર w3 અને w4 માટે જવાબદાર છે મેપિંગ ફંકશન થી આપણે આ વસ્તુ માટે શબ્દ ગણીએ છીએ અને ત્યાં રિડ્યુસીંગ ફંકશન પણ છે જે મૂળભૂત રીતે દરેક શબ્દ માટે ગણતરીનો સારાંશ આપે છે તેથી આ વર્ડ કાઉન્ટ આપી શકે છે તેથી હવે આપણે કેટલીક સમસ્યાઓ જોઈએ છીએ આ ખરેખર મેપરિડ્યુસ કરવામાં આવે છે તેથી જો આપણે આ ખાસ બાબતમાં કહીએ કે જો HDFC બ્લોક સાઇઝ 64 MB છે તો અમે એ જાણવા માંગીએ છીએ કે 64K 65MB Kb અને 127 MB ની ત્રણ ફાઇલો છે કે નહીં તો HDFS માળખા દ્વારા કેટલા બ્લોક નું નિર્માણ કરી શકાય છે તેથી જો 64 Kb અને 65 MB માટે કેટલા બ્લોક બનાવવામાં આવશે તો અમારી પાસે 2 છે કારણ કે 64 MB સુધી 1 અને 127 MB સુધી 2 તેથી કુલ 5 પરંતુ વાસ્તવિકતામાં તમારી જેમ રેપ્લિકા છે જે સામાન્ય રીતે 3 રેપ્લિકા છે તેથી અસરકારક બ્લોક કદ 53 બરાબર આ બ્લોક હશે તો તે ખુબ જ સીધું છે તેમાં કોઈ જટિલતા નથી તેથી આપણે આ સીધી ગણતરી કરી શકીએ છીએ જો મારી પાસે વિવિધ પ્રકારની વસ્તુઓ હોય તો તેની ગણતરી કરવા માટે અમને તરત જ મેપરિડ્યુસનું બજેટ હોવું જરૂરી છે જ્યારે તમે મોટા ડેટા સેટ સાથે કામ કરો છો ત્યારે તમારે કેટલા સ્ટોરેજની જરૂર છે આ પ્રકારના ડેટા સેટ પર કામ કરવા માટે તમારે કેટલો સ્ટોરેજની જરૂર છે હવે ચાલો આપણે મેપરિડ્યુસ ફ્રેમવર્ક કરવામાં આવી રહ્યો છે તે કીબોર્ડ અથવા કંઈકમાંથી સીધો ઇનપુટ કરી શકાય છે તેથી અમે ઇન્ટેજર્સ સમૂહનો સરેરાશ શોધવા માંગીએ છીએ બીજા અર્થમાં આ સામાન્ય કિસ્સામાં મેં ઇન્ટેજર્સ A સેટ કર્યું છે 10 20304050 તેથી અહીં ઇન્ટેજર્સ નો સમૂહ છે તેથી હું અવેરેજ શોધવા માંગુ છું તેથી બીજા અર્થમાં કહીએ તો આપણે મૂળભૂત રીતે તેનો સરવાળો કરી ને તેને કાર્ડિનલિટી દ્વારા વિભાજિત કરવા માંગીએ છીએ તેથી 5 વડે કરવા માંગીએ છીએ તો હવે આપણે આ બાબતમાં શું કરીશું માસ્ટર નોડ કહે છે કે અમે માનીએ છીએ કે ત્રણ મેપર છે તેથી મેપર નોડ્સ માટે 3 નંબર અને રિડ્યુસર માટે 1 નંબર ધ્યાનમાં લઈશું તેથી માસ્ટર નોડ અહીં આ મેપર માટે શું કરી શકે છે ચાલો કહીએ કે તે 3 મેપર નોડ્સમાં વિભાજિત છે M1M2M3 તેથી M1 નોડ ને આ ડેટાનો એક ભાગ કહો કે 1020 M2 ને 3040 અને M3 ને 50 આપે છે તેથી દરેક મેપર વસ્તુઓની આંશિક ગણતરી છે તેથી આ કંઈક એવું છે જે સરેરાશ અને ગણતરીના સ્વરૂપમાં હોઈ શકે છે તેથી પ્રથમ 15 2 પછી 35 કાર્ડિનલિટીઝ 2 છે અને પછી 501 છે બીજા અર્થમાં કામચલાઉ સ્થાનિક ફાઇલ સિસ્ટમમાં 152 352 સ્ટોર છે મૂળભૂત રીતે મેપરનું આઉટપુટ શું છે તે કમ્બાઇનર દ્વારા કરે છે તેથી મેપ ફંકશન આ મેળવવા માંગે છે મુખ્યત્વે એક રિડયુસર છે જે બધું જ લે છે અને તે વસ્તુઓની સરેરાશ કરે છે તેથી બીજા અર્થમાં તે 152 છે અને અહીં 352 અને 501 બીજા અર્થમાં સિગ્મા સરવાળો 150 અને count5 છે તેથી તે કહે છે કે 150530 છે અને તે મૂળભૂત રીતે 152352501221છે તેથી સમસ્યા ખૂબ જ સરળ છે પરંતુ તમે અહીં મોટી સમસ્યા શું છે તે શોધી શકશો નહીં જો વસ્તુઓની સંખ્યાનો પ્રવાહ ઘણો વધારે હોય તો પછી હું મૂળભૂત રીતે પેરેલલ પ્રોસેસીંગ કરી શકું છું આ પેરેલલ પ્રોસેસીંગ કરવામાં આવે છે અને ચોક્કસ રિડયુસર દ્વારા ઘટાડી શકાય છે તેથી જો આપણે તેના માટે કોડ લખીએ તો તમે આમ કરવા માટે કોઈપણ ભાષા ઉપયોગ કરી શકો છો તેથી હવે તમારી પાસે મેપર ફંક્શનને વધુ મહત્વ આપી રહ્યા છીએ તેથી def map અને આ લૂપ માં i ની દરેક વૅલ્યુ માટે sumsumli કરીએ છીએ તેથી દરેક મેપર આ શું કરે છે તે માસ્ટર નોડ દ્વારા તેને ફાળવવામાં આવતા ડેટાનો અમુક ભાગ લે છે આપણા કિસ્સાઓમાં કેટલા ડેટા છે મેપર 1 માં 2 ડેટા છે અને મેપર 2 માં 2 ડેટા મેપર 3 માં 1 ડેટા છે તેથી તે દરેકમાં 2 છે અમે દરેક મેપર માટે આ જ કર્યું હતું અને તેથી અમને આ કિસ્સામાં l ની લંબાઈથી સરેરાશ સરવાળો 2 મળ્યો છે તે કંઈક આ રીતે છે avgMappersumlenl અથવા આપણે કડકશબ્દોમાં કહેવા માંગીએ છીએ કે ફ્લોટિંગ પોઇન્ટ હોઈ શકે છે તેથી આપણે આદર્શ રીતે sum1 0len કરી શકીએ છીએ તેથી આ કિસ્સામાં len હોઈ શકે છે અથવા જો તમે લંબાઈનો વિવિધ પ્રોગ્રામિંગ પેટર્ન ઉપયોગ કરી રહ્યા હોવ તો તે અલગ હોઈ શકે છે તેથી મેપર મૂળભૂત રીતે આ ડેટા જનરેટ કરે છે તેથી તે લોકલ ફાઇલ સિસ્ટમ વાંચશે તેથી તે મેપરનો ભાગ છે તેથી જો આપણે રિડયુસર ભાગને જોઈએ def reducer તો તે શું વાંચે છે તો મેપરે જે કઈ વસ્તુ ડમ્પ કર્યું હશે તે વસ્તુ તે વાંચે છે તો જો તમે જોયું હોય તો તે આ સરેરાશ મૂલ્ય અને વસ્તુની લંબાઈ આપી રહ્યું છે અહીં તે sum count 0 રીડ કરે છે તેથી અહીં તે for લૂપ i માટે 0 થી len અને પછી આપણે અગાઉની જે વસ્તુ જોઈએ તો તે પણ તે જ કરી રહ્યું છે તેથી તે શું કરી રહ્યું છે તે મૂળભૂત રીતે આવા મૂલ્યોની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે હવે countcount li છે તેથી છેવટે આપણે જે એવરેજ બનાવવા માટે તેને 1 0 વડે ગુણાકાર કરો અથવા મૂળભૂત રીતે ટાઇપકાસ્ટ કરી શકો છો અને પછી તેને count વડે ડિવાઇડ કરો averagesum 1 0count અને એવરેજ ને પ્રિન્ટ કરી શકો છો તેથી આ રિડ્યુસર આ સ્થાનિક ફાઇલ સિસ્ટમમાંથી શું લઈ રહ્યું છે અને ત્યાં ફક્ત એક જ રિડ્યુસર છે તે બધી જ વૅલ્યુ લે છે અને પછી બધા ડેટા માટે દરેક મેપરમાંથી તે આઉટપુટનો સારાંશ કરે છે આ કિસ્સામાં 3 છે અને તે 152352501221દ્વારા સરેરાશ મૂલ્યની ગણતરી કરે છે પછી તે ફરીથી જરૂરિયાત મુજબ ગૂગલ ફાઇલ સિસ્ટમમાં એવરેજ મૂલ્ય લખે છે તેથી તે ફરીથી એક સરળ બાબત હોઈ શકે છે પરંતુ આપણે જોઈએ છીએ કે હું સમસ્યાને વિભાજિત કરી શકું છું કારણ કે અહીં ઈન્હેરેન્ટ પેરેલાલિઝમ છે હું એવરેજ કરવાનું ઇચ્છું છું તેથી મેં ડેટા નો એક ભાગ લીધો છે અને અમે મેપરિડ્યુસ માં તેનો ઉપયોગ કરીને તેને હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી જો મોટી માત્રામાં ડેટા હોય તો મેપર નું સરળ ઉદાહરણ છે હવે પછી આપણે બીજી સમસ્યા જોઈએ તેથી હું સંસ્થા XYZના કુલ અને સરેરાશ પગારની ગણતરી કરવા માંગુ છું જ્યાં કેટલીક સંસ્થાઓને મેપરિડ્યુસ છે અને salary 15000 છે તો આપણે શું કરવા માંગીએ છીએ આ કિસ્સામાં gender અનુસાર આપણી પાસે પુરુષ અને સ્ત્રીનો સરેરાશ પગાર હશે અને કોઈપણ સંજોગોમાં કાર્ડિનિટી સમસ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ કે કેમ તો ચાલો તેને જોઈએ તો હવે આપણી પાસે શું છે અમારી પાસે આ રીતે ટપલ માંગીએ છીએ કારણ કે name જરૂરી નથી તેથી અહીં ત્યાં આ બે બાબતોની ગણતરી કરવા માંગીએ છીએ કહો કે આ M માટેનો પગાર છે અને આ F માટે નો પગાર છે તેથી તેઓ આ પ્રકારની વસ્તુઓ ટાઇપ કરવા માંગે છે અથવા મારી પાસે નોંધપાત્ર કી વૅલ્યુ જોડી ધરાવે છે આપણે તેને dict 1 dict 2 કહીશું અને આ બે પ્રકારની કી વેલ્યુ જોડી છે અને દરેક 1 માટે હું dict 1 હોઈ શકે છે પછી કદાચ અન્ય એક માટે સરેરાશ પણ dict 2 હોઈ શકે છે તેથી આ કિસ્સામાં id આ ખાસ મેલ છે જે મૂળભૂત રીતે તે કામ કરે છે તો આપણે તેને કેવી રીતે સાકાર કરવું તે જોવા માંગીએ છીએ તો હવે આપણે સમસ્યાને જોઈએ તેથી મારી પાસે name gender અને salary નો સમૂહ છે તમે તે gender અને salary દરેક ટપલ હોય તો હું તે વસ્તુઓ દૂર કરું છું અને તેને ખાસ બે પ્રકારની ડિકશનરી તરીકે ડમ્પ કરું છું એક એ છે કે તે બે પ્રકારની વસ્તુઓ છે એક M અને અને બીજી F રિડ્યુસર પાર્ટ સાથે આપણે વસ્તુઓ અથવા કોઈ પણ વસ્તુના ટોટલ અને સરેરાશ પગારની ગણતરી કરીએ છીએ પછી આપણે mapper py ને પાયથોનનું પાલન કરવાની જરૂર છે તેથી for line in sys stdin આપણે શું કરી રહ્યા છીએ અમે તેને કોમા લખીએ છીએ પછી અમે શું કરીશું તમારે આ સિન્ટેક્સ તપાસવાની જરૂર છે બીજી તરફ અમે જે કરીએ છીએ તે એ છે કે અમે મૂળભૂત રીતે M અને salaryના હિસ્સામાં gender ડમ્પ કરીએ છીએ અને તમે જુઓ છો કે અમે આ M અને salary હિસ્સો અને M અથવા F અને salary હિસ્સો જનરેટ કરવા માંગીએ છીએ હવે આપણે રિડ્યુસર છે for line in sys stdin લૂપ માં આપણે શું વાંચી રહ્યા છે તે મૂળભૂત રીતે તે gender અથવા gender સાથે કી વેલ્યૂ ની જોડી અને તે વસ્તુ માટે વેલ્યુ વાંચી રહ્યા છે અથવા બીજી રીતે કહું તો gender અને salary ની વૅલ્યુ વાંચી રહ્યા છે તેથી આપણી પાસે name થી કારણ કે આ ચોક્કસ પ્રશ્નને વસ્તુના નામની જરૂર નથી તેથી જો gender પહેલેથી જ dictorg માં છે કરે છે તો ચાલો એક blank થી dictorggender ને ઇનિશલાઇજ઼ salAvgsumlen છે અને પછી અમે મૂળભૂત રીતે Google અથવા GFS અથવા HDFS ફાઇલ સિસ્ટમમાંથી બીજી વસ્તુ લખીએ છીએ જો આપણે તેને લખતી વખતે અલ્પવિરામ અથવા ટેબ્સથી અલગ કરવા માંગીએ છીએ તો તે થઈ શકે છે અહીં ઇન્ટિજર અને બીજી વૅલ્યુ હોય તો તે માટે પણ લખી શકાય તેથી અમારી પાસે gender totalSal અને salavg છે તેથી આપણે છેલ્લી રિડયુસર સપાટી મૂળભૂત રીતે તે મધ્યવર્તી પરિણામને બહાર કાઢશે અને એવરેજ અને ટોટલ ની ગણતરી કરશે તેથી આ એક પાયથોન ટાઈપ નો ઓપરેશન છે અને હું સખ્ત રીતે પાયથોન નથી કહી રહ્યો કારણ કે કેટલાક વાક્યો સર્જનાત્મક માં મૂકે છે આ કિસ્સામાં આ વસ્તુઓની અવેરેજ અથવા ટોટલ અને કી વૅલ્યુ જોડીના બીજા સેટમાં ગોઠવે છે અને આખરે તે HDFS જોડી અથવા GFS ફાઇલ સિસ્ટમ પર જાય છે તેથી આજે અમે મેપરિડ્યુસ ની સંખ્યા પણ છે તમે કેવા પ્રકારની કાર્યાત્મક વસ્તુઓ કરવા માંગો છો તે મુજબ માસ્ટર નોડ ત્યાં છે અને તે મેપર્સ અને રિડયુસર ની સંખ્યામાં વિભાજિત છે સમસ્યા એ છે કે સમસ્યાની કાર્યક્ષમતા ને એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે તેને બે તબક્કામાં અમલમાં મૂકી શકાય અને આપણે આવા ફેરફારની સમાંતર અમલમાં મૂકી શકીએ